સેવાઓનું નેટવર્ક હેલો આપણે છેલ્લા કેટલાક સત્રોથી સેવાઓના વિતરણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ તમે અત્યાર સુધીમાં સારી રીતે સમજી ગયા હશો કે માલની જેમ જ ગ્રાહકો સુધી પહોંચવા અથવા ગ્રાહકોને લાવવા માટે સેવાઓનું પણ વિતરણ કરવું જરૂરી છે માલસામાનના કિસ્સામાં અને સેવાઓમાં પણ વિતરણનો એક પ્રાથમિક હેતુ છે વ્યવહાર ની સંખ્યા ઘટાડવા માટે અને એકંદરે વ્યવહારોના ખર્ચને ઘટાડવા માટે ખાસ કરીને ગ્રાહકના પરિપ્રેક્ષ્યમાં વ્યવહાર ખર્ચ નાણાકીય અને બિન નાણાકીય બંને પ્રકારના હોય છે તેથી મૂળભૂત રીતે સેવા વિતરણમાં જ્યારે આપણે સ્થાન જોઈએ છીએ ત્યારે અમે હંમેશા ગ્રાહકની સુવિધાના સંદર્ભમાં સ્થાન નક્કી કરવાનો પ્રયાસ કરીએ છીએ તેથી સગવડ એ મંત્ર છે જે અમારી વિતરણ નેટવર્ક વ્યૂહરચનાનું માર્ગદર્શન કરશે અલબત્ત કેટલીકવાર આપણે એવા સ્થાન પર ચોક્કસ સેવા વિતરણ બિંદુ પણ શોધી શકીએ છીએ જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનો ઉપલબ્ધ હોય તેથી જો તમે મોટા મોલનું નિર્માણ કરી રહ્યા છો તો તે વિવિધ પ્રકારની સેવાઓ માટે વિતરણ આઉટલેટ તરીકે કાર્ય કરશે તમે તેને શોધવાનો પ્રયાસ કરશો કેટલીકવાર મુખ્ય મેટ્રો વિસ્તારની બહાર હોઈ શકે છે જેથી મુસાફરીની દ્રષ્ટિએ ગ્રાહકોને પણ મુસાફરી કરવી પડી શકે છે જો કે પાર્કિંગના સંદર્ભમાં અન્ય વિવિધ બિન નાણાકીય ખર્ચના અને જમીન જાગીર ખર્ચ અને અન્ય માળખાકીય સેવા ખર્ચના સંદર્ભમાં કે મેટ્રો સ્થાનની બહાર એકંદર અર્થતંત્ર પ્રદાન કરી શકે છે જે સેવા પ્રદાતા અને છેવટે બંને સેવા ઉપભોક્તા માટે ફાયદાકારક રહેશે આજે હું સેવા વિતરણ પરના અમારા સત્રને સમાપ્ત કરવા માટે આ સંદર્ભમાં કેટલાક અન્ય વધુ અદ્યતન મુદ્દાઓની ચર્ચા કરવા માંગુ છું તેથી આ ચોક્કસ સત્રને અમે સેવાઓનુ નેટવર્ક તરીકે શીર્ષક આપ્યું છે કારણ કે આ એક આધુનિક રૂઢિપ્રયોગ છે જે અમે પહેલેથી જ રજૂ કર્યો છે આ મૂલ્ય નક્ષત્ર અને મૂલ્ય નેટવર્ક્સ અથવા સેવાઓમાં મૂલ્ય નિર્માણના નેટવર્ક દૃશ્યનો સંપૂર્ણ ખ્યાલ છે તમને યાદ હશે કે અમે ચર્ચા કરી રહ્યા છીએ કે આ ચિત્રના ઉપરના ભાગ દ્વારા રજૂ કરવામાં આવેલ આ ઉપલા વર્ગ જે પ્રકારનું વ્યવસાય મોડલ છે તે હવે આધુનિક ખ્યાલને માર્ગ આપી રહ્યું છે જ્યાં અમારી પાસે ગ્રાહકોનું નેટવર્ક છે અમારી પાસે સેવા પ્રદાતાઓના નેટવર્ક છે અને મધ્યમાં અમારી પાસે નેટવર્ક પણ છે આની સ્પષ્ટતા કરવા માટે ચાલો ઉદાહરણ તરીકે આ ચિત્ર જોઈએ આ વાસ્તવમાં કોઈપણ આધુનિક મોલ અથવા મોટા શોપિંગ સેન્ટરનો આંતરિક ભાગ હોઈ શકે છે પરંતુ વાસ્તવમાં આ ભારતના એક એરપોર્ટનુ આંતરિક દૃશ્ય છે જેમ તમે જાણો છો કે હમણાં જ નવા અધ્યતન એરપોર્ટ બન્યા જેમાનું એક દિલ્લી અને એક મુંબઈ માં બન્યું છે તેનો કદાચ આંતરિક ભાગ હોય શકે અથવા તો વિશ્વ નું કોઈ પણ એરપોર્ટ હોય શકે અને જેમ તે અહીં બતાવે છે તેમ આ શોપિંગ મોલ અથવા મોટા સુપરમાર્કેટ વગેરેનું આંતરિક ભાગ પણ હોઈ શકે છે કારણ એ છે કે આજે એરપોર્ટ માત્ર ઉડાન સંબંધિત સેવાઓનું નેટવર્ક નથીતેનો અર્થ એ છે કે જ્યાં સંખ્યાબંધ હવાઈજહાજનુ ઉતરાણ થાય છે હકીકતમાં 100 અને 1000 ઉતરાણ અને ઉતાર દિવસભર થાય છે અને આ ઉતરાણ અને ઉતાર નેટવર્ક વિમાન સંબંધિત અમારી પાસે સંખ્યાબંધ અન્ય સેવાઓ છે બળતણ સેવાઓ વિમાનની જાળવણી સેવાઓ સામાન લોડિંગ અનલોડિંગયાત્રિ લોડિંગ અનલોડિંગ અને અન્ય તમામ વિવિધ પ્રકારની સેવાઓ જે આધુનિક એરપોર્ટ ને ખરેખર ખૂબ મોટુ સેવા કારખાનું બનાવે છે જો કે આ પ્રકારના સંપૂર્ણ ભૌતિકવધુ સગવડ સુવિધા વાળા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રકારના સેવા નેટવર્ક્સ હવે ઘણીવાર વિવિધ પ્રકારના માહિતી અને સંચાર ટેકનોલોજી નેટવર્ક્સ દ્વારા પૂરક બને છે તાજેતરમાં જ્યારે હું નોર્વેમાં એક પરિષદમાં હતો ત્યારે મેં ફિનલેન્ડના મુખ્ય એરપોર્ટ હેલસિંકીથી ટ્રોન્ડહાઇમ માટે ઉડાન ભરી હતીનોર્વે જેવા સુંદર શહેર નું આ નાનકડું પણ રસપ્રદ એરપોર્ટ છે જ્યાં થી હું યુનિવર્સિટી પહોચ્યો હતો હવે નેટવર્કને પ્રવેશ કરવાની અને જરૂરી પગલાં ભરવાની સમગ્ર પ્રક્રિયા ચેક ઇન કરવા માટે સામાન જમા કરાવવા અથવા સામાન મૂકવા માટેના જરૂરી પગલાંઓમાંથી પસાર થવું પડે છે તેથી હું વાસ્તવમાં વેબ પર ચેક ઇન કરી શકતો હતો હું મારા કમ્પ્યુટરથી મારો બોર્ડિંગ પાસ છાપ કરી શકતો હતો મને મારા સ્માર્ટ ફોન પર બોર્ડિંગ કાર્ડનની ખાતરી અથવા દૃશ્ય મળ્યું હતું જે સ્વીકાર્ય હતું એરપોર્ટ પર આ બધુ સંપૂર્ણપણે સ્વીકાર્ય હતું અને જ્યારે હું એરપોર્ટ પર પહોંચું છું ત્યારે મને આશ્ચર્ય થયું આ વાસ્તવમાં આપણા એરપોર્ટ પર તૈનાત કરાયેલી ઓટોમેશન અને સ્વયં સેવા ટેક્નોલોજીથી આગળ છે અહીં હું મારા અંતિમ બોર્ડિંગ કાર્ડની છાપ બહાર કરી શકું છું હું મારી થેલીનું વજન કરી શકું છું અને તે મુજબ હું મારા સામાનના ટૅગ્સ છાપી શકું છું મેં મારું ટેગિંગ જાતે કર્યું અને હું તેને એક ચોક્કસ રસ્તા પર લઈ ગયો અને ત્યાં બારકોડ વાંચન હતા અને એકવાર મારા સામાનની સ્ટ્રીપ્સ વાંચી લેવામાં આવી મેં તેને જાતે કન્વેયર પર મૂકી દીધી અને સામાન ગયો અને મને તે બરાબર પાછો મળ્યો છે કહેવાતી સુરક્ષા તપાસ વગેરેમાંથી પસાર થવાની પ્રક્રિયા ભૌતિક સુરક્ષા તપાસ ત્યાં હતા પરંતુ બોર્ડિંગ કાર્ડની ચકાસણી અને દરવાજા સુધી માર્ગદર્શનની ચકાસણી બધું જ સ્વયંસંચાલિત હતું બધું RFID દ્વારા થાય છે બારકોડ દ્વારા ટેગ્સ વગેરે વગેરે તેથી પરિણામે મારુ ઉડ્ડયન ઉતાર થવાનૂ હતુ તે પહેલા એરપોર્ટ પર ઘણો સમય ઉપલબ્ધ હતો અને તેના કારણે મારો શોપિંગ માટે ઉપલબ્ધ સમય વધી ગયો તેથી જ આ આધુનિક એરપોર્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અથવા નેટવર્ક બનાવીને અથવા નેટવર્કના અમુક ભાગનું આઉટસોર્સિંગ કરીને અથવા તેમના નેટવર્કના ભાગને એરપોર્ટની ભૌતિક સીમાની બહાર ધકેલતા હોય છે તેથી તે સાયબર નેટવર્ક પર વિતરણ છે અને પરિણામે તેઓ ગ્રાહક સુવિધાના માર્ગે અન્ય મૂલ્યવર્ધિત સેવાઓ જેવી કે કર વગરની ખરીદી વગેરે માટે ઉપભોક્તા ઉપલબ્ધતાના માર્ગે મૂલ્યવર્ધનમાં વધારો કરવામાં સક્ષમ છે અને એકંદરે મને લાગે છે કે ઉપભોક્તાને ઓછી પરેશાની છે કતાર નથી ક્લાર્કમાં ચેક સાથે વ્યવહારમાં કોઈ સમસ્યા નથી અને તેથી વધુ અને એરપોર્ટને સંભવતઃ યાત્રીઓ દ્વારા દુકાનો અને ભોજનાલયમાં લાંબા સમય સુધી વિતાવેલા સમય દ્વારા વધુ આવક થઈ શકે છે જો કે એવું વિચારશો નહીં કે ઉત્તમ અત્યંત સક્ષમ સેવા નેટવર્કને આ વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉચ્ચ તકનીકની જમાવટ અને તેથી વધુની આવશ્યકતા છે મુંબઈના પ્રખ્યાત ડબ્બાવાલા જેવા ઉદાહરણો છે જે એક અદ્ભુત સેવા નેટવર્ક છે જે ખૂબ ઓછી માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેઓ ઉત્તમ માહિતી અને કોડિંગ તકનીકોનો ઉપયોગ કરે છે પરંતુ સામાન્ય રીતે ICT મોબાઈલ ફોન ઈન્ટરનેટ કોમ્પ્યુટરનો આપણે જે અર્થ કરીએ છીએ તે આ ઉત્તમ વિશ્વ વિખ્યાત સેવા નેટવર્ક દ્વારા ઉપયોગમાં લેવાતા નથી આ સેવા નેટવર્કને શિક્ષણવિદો દ્વારા વ્યવસાયી દ્વારા શ્રૃંખલા જથ્થો નિષ્ણાતો દ્વારા વખાણવામાં આવે છે અને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે જ્યારે પણ તેઓ IIT અથવા IIM માં આવે છે અથવા તેમના પ્રતિનિધિઓ અન્ય વિવિધ પરિષદોની મુલાકાત લે છે કે તમે આ વિતરણ નેટવર્કની મજબૂતી કેવી રીતે સુનિશ્ચિત કરશો અથવા તમે વૃદ્ધિ સાથે કેવી રીતે વ્યવહાર કરશો અથવા શું થવાનું છે જો તમારી પાસે વધુ સ્પર્ધકો છે અને વિશ્વ બદલાઈ રહ્યું છે તો શું ડબ્બાવાલાઓ બદલાશે ચાલો આપણે તેમની પાસેના કેટલાક અદ્ભુત આંકડાઓ જોઈએ આ આંકડા થોડા વર્ષો જૂના છે મને ખાતરી છે કે હવે બધી સંખ્યા નોંધપાત્ર રીતે વધી ગઈ છે જ્યારે આ ચોક્કસ સેન્સેસ લેવામાં આવી હતી આ ચોક્કસ અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમની પાસે લગભગ 175 200 હજાર ગ્રાહકો હતા જેનો અર્થ થાય છે 2 દ્વારા ગુણાકાર કરવામાં આવે છે ત્યાં તે સંખ્યાબંધ વિતરણો છે જે 350000 ની નજીક છે સંભવતઃ આજે ૫ લાખ વિતરણ કરવામાં આવી છે કારણ કે ચોક્કસ ગ્રાહક એટલે એક ડબ્બો અથવા ટિફિન બોક્સ ખાલી વિતરણ કરવામાં આવે છે જેનો ઉપયોગ ગઈકાલે કરવામાં આવ્યો હતો અને નવા ડબ્બા અથવા ટિફિન બોક્સ ગ્રાહકના ઘરેથી ગ્રાહકોની ઓફિસમાં વિતરણ કરવા માટે લેવામાં આવે છે તમે બધા આ સેવા વિશે જાણો છો મૂળભૂત રીતે આ સેવા તમારા ઘરેથી તાજું રાંધેલું જમવાનું એકત્રિત કરે છે અને બોમ્બેના બીજા છેડે પહોંચાડે છે જે બોમ્બેના લોકો મોટે ભાગે ઉપનગરોમાં રહે છે તેથી તે તમારા ઉપનગરીય ઘરમાંથી એકત્રિત કરવામાં આવે છે અને પછી મુંબઈના શહેરના કેન્દ્રમાં મુંબઈના ઑફિસ વિસ્તારને પહોંચાડવામાં આવે છે તેથી તે મુલુંડ અથવા ભાંડુપથી લેવામાં આવી શકે છે અને નરીમાન પોઈન્ટ અથવા વરલી પર પહોંચાડવામાં આવી શકે છે અને તે તમારા ટેબલ પર અથવા તમારા બપોરના જમવાના રૂમમાં અને ખામી વગર પહોંચાડવામાં આવે છે યોગ્ય ડબ્બા ઉપાડવામાં આવે છે ટિફિન બોક્સ ટિફિન વાહક ઘરેથી લેવામાં આવે છે અને યોગ્ય ગ્રાહકને યોગ્ય ટેબલ પર યોગ્ય ઓફિસમાં અદ્ભુત ચોકસાઇ સાથે પહોંચાડવામાં આવે છે અને દરરોજ તેઓ પાછલા દિવસનું ખાલી ટિફિન બોક્સ પહોંચાડે છે અને તાજા લોડ કરેલા ટિફિન બોક્સને ઉપાડે છે 75 કિલોમીટર જાહેર પરિવહન મુખ્યત્વે બોમ્બેની ઉપનગરીય રેલવે પધ્ધતિ લગભગ ખોરાક રેખા તરીકે કામ કરે છે અને સૌથી અદ્ભુત હકીકત એ છે કે આપણે છ સિગ્મા વિશે વાત કરીએ છીએ એક મિલિયન પ્રકારના નિષ્ફળતા દરમાં બે ભાગ અને આ લોકો 15 મિલિયનમાંથી એક નિષ્ફળતા દર વિચિત્ર ગુણવત્તા રેકોર્ડ ધરાવે છે આવક વગેરેની સારી રીતે ચર્ચા કરવામાં આવી છે અને જો તમારે આખી પ્રક્રિયાનું અવલોકન કરવું હોય તો તમારે You Tube પર જવું જોઈએ અથવા Google પર જવું જોઈએ અને તમને સામગ્રીનો ભંડાર મળી શકે છે અને તમે ખરેખર આખી વસ્તુ જે થઈ રહી છે તે જોઈ શકશો અને મને લાગે છે કે આ સમગ્ર પ્રક્રિયાના આધારે હવે પ્રખ્યાત ફિલ્મો પણ આવી છે મને લાગે છે કે ગયા વર્ષે આવેલી એક ઉત્તમ ફિલ્મ લંચ બોક્સ હતી તેથી તે લગભગ ઓસ્કાર માટે નિમણૂક ઉમેદવાર હતી તેથી તમે તે ફિલ્મ પણ જોઈ શકો છો અને તે ફિલ્મ ખૂબ જ રસપ્રદ પ્રણય વિશે છે પરંતુ તે આ સમગ્ર વિતરણ પધ્ધતિ પર આધારિત છે ડબ્બાવાલા સંસ્થાનું માળખું ખૂબ જ સરળ છે તે માત્ર સરળ ત્રણ સ્તરીય માળખું છે અને ત્યાં જૂથો છે અને મોટાભાગે લોકો જેઓ સંકળાયેલા છે તેઓ ખરેખર કર્મચારીઓ નથી તેઓ ખરેખર ઉધ્યોગસાહસિકો છે જે આ વિતરણ પદ્ધતિ થી વધારે કમાય શકે છે આ વાસ્તવમાં ઉદ્યોગસાહસિકોની સહકારી સંસ્થા છે અને ત્યાં બધા સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમાન છે તેમાંના ઘણા સ્નાતક નથી તેઓ માત્ર શાળા સ્તરે શિક્ષિત હોઈ શકે છે તેઓ એ માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હોય છે પરંતુ ઉચ્ચ બુદ્ધિથી તેઓ કેવી રીતે પોતાની જાતને ભરતી કરે છે તેઓ મોટે ભાગે ઓળખાણ દ્વારા માર્કેટિંગ કરે છે તેથી આ ગ્રાહક હિમાયતનું આદર્શ ઉદાહરણ છે જ્યાં ગ્રાહકને તમારા માર્કેટર તરીકે સહ પસંદ કરવામાં આવે છે તેથી જો તમે નવા ગ્રાહકોના તેમના વાર્ષિક સંપાદન પર નજર નાખો તો એવું કહેવાય છે કે 80 ટકા કે તેથી વધુ ગ્રાહકો વાસ્તવમાં હાલના ગ્રાહકોના ઓળખાણ દ્વારા આવે છે અથવા વર્તમાન ગ્રાહકો દ્વારા રજૂ કરવામાં આવે છે લોકો પણ ત્યાં સમાન કાર્ય નીતિના સેવા આપતા લોકો છે તેઓ ખૂબ જ સુખદ છેલોકો સામાન્ય રીતે તેમની સાથે કામ કરવાની ખૂબ સારી સમજ ધરાવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આજે તમે જાણો છોકે ડબ્બાવાલા એવા સમયે ગ્રાહકના ઘરે જાય છે જ્યારે લોકો ઓફિસો અને શાળા કોલેજોથી દૂર હોય છે તમે સાવચેત રહો છો પણ તમે સુરક્ષિત છો કારણકે તમારા ઘરે જે ડબ્બાવાલા આવે છે તે દોષરહિત નો રેકોર્ડ ધરાવે છે આજ ના દિવસો મા જ્યારે આપણે અવાર નવાર ગુનાહો વિષે સાંભળીએ છીએ જ્યાં કોઈ ટેક્સી ડ્રાઈવર અથવા ભાડા ની ગાડી મા લોકો જઘન્ય અપરાધ કરે છે ત્યારે આ ડબ્બાવાલા ના સંદર્ભ મા આવા કોઈ ખરાબ રેકોર્ડ નથી તેથી તેઓ એક સરળ પુનઃપ્રસારણ પધ્ધતિનો ઉપયોગ કરે છે ભાંડુપના ચોક્કસ વિસ્તારોમાંથી ડબ્બાને ઘરોમાંથી ઉપાડવામાં આવે છે અને રેલ્વે સ્ટેશન પર પહોંચાડવામાં આવે છે તેથી કોઈ ચોક્કસ વ્યક્તિ ચોક્કસ ઝોનમાંથી અને વિવિધ ઝોનમાંથી વિવિધ કર્મચારીઓને એકત્રિત કરે છે પછી તેઓ આ મુલુંડ સ્ટેશન અથવા ભાંડુપ સ્ટેશન પર ભેગા થાય છે અને પછી તે ટ્રેનમાં ચઢે છે અને પછી જ્યારે તેને બીજા છેડે ઉતારવામાં આવે છે વર્લી અથવા નરીમાન પોઈન્ટ અથવા વિક્ટોરિયા ટર્મિનસ અથવા ચર્ચના ગેટ પર પછી તેઓને હબ અને યાંત્રિક સ્પોક દ્વારા ફરીથી વિતરિત કરવામાં આવશે અને અંતે ખૂબ જ ઝડપથી ગંતવ્ય સુધી પહોંચવા માટે કરવામાં આવશે તેથી કલ્પના કરો કે આ બધા ડબ્બાને લગભગ 2 કલાકના ગાળામાં લેવામાં આવે છે અને પહોંચાડવામાં આવે છે તેથી ખોરાક હજુ પણ લગભગ ગરમ અને તાજો છે તેથી દૂરથી ખૂબ જ ટૂંકા ગાળામાં પહોંચાડવામાં આવેલો તાજો રાંધેલો ખોરાક 30 કિલોમીટર દૂર કોઈ ગંતવ્ય અને ચોક્કસ સ્થાન પર હોઈ શકે છે તે તમારા ટેબલ પર આવે છે તેઓ કોડિંગ પધ્ધતિનો ઉપયોગ કરે છે હું તમને કોડિંગ પધ્ધતિનું ઉદાહરણ બતાવીશ જે તમે ટોચની લાઇન પર જુઓ છો આ ખૂબ જ સરળ કોડિંગ પધ્ધતિ છે તેઓ તેનો ઉપયોગ કરે છે જે મૂળ તેમજ ગંતવ્ય બતાવે છે ગ્રાહકના નામની પણ જરૂર નથી અને કોડિંગ પધ્ધતિ તમામ સાક્ષરતા સ્તરના લોકો માટે યોગ્ય છે અને કામના દિવસની સૂચિને કારણ કે આ આખી વસ્તુ કામકાજના કલાકો દરમિયાન ચાલે છે 10 થી 4 કહેવાના આ સમય દરમિયાન અને દરેક વ્યક્તિ 30 થી 35 વિતરણનું સંચાલન કરે છે તે એકદમ વ્યવસ્થિત કદનુ છે અને તેથી તેઓ તે મુજબ લોકો પર ભાર વહેંચે છે જેથી માનવીય ભૂલની સંભાવના ઓછી હોય અને મેં કહ્યું તેમ એક ડબ્બાને પરત કરવામાં આવે છે એક તાજો ડબ્બો લેવામાં આવે છે અને તે જ રીતે એક ડબ્બાને લેવામાં આવે છે જે પહેલેથી જ છે ઉપયોગ કરવામાં આવ્યો છે અને તમારા ઘરે પરત વિતરણ માટે સોંપવામાં આવે છે હવે રસપ્રદ વાત એ છે કે ઘણા નવા પ્રકારના સ્પર્ધકો છે જે હવે આવી રહ્યા છે તમે જાણો છો કે વિવિધ પ્રકારની ફાસ્ટ ફૂડ શ્રૃંખલા ભોજનાલય વિસ્તરી રહી છે તેથી તમે અહીં જોઈ શકો છો નેટવર્ક્સ વચ્ચે અથવા તેમની વચ્ચે એક પ્રકારની ઉભરતી લડાઈ છે તેથી ફાસ્ટ ફૂડ શ્રૃંખલા એક પ્રકારના નેટવર્કનું પ્રતિનિધિત્વ કરે છે ભોજનાલય અને રસ્તાની બાજુમાં ફેરિયાઓ અથવા ઉડુપી ભોજનાલય સહિત અન્ય પ્રકારનું નેટવર્ક અને આ ડબ્બાવાલા તેઓ બીજા નેટવર્કનું પ્રતિનિધિત્વ કરે છે તેથી આ લગભગ કરોળિયા વિરુદ્ધ કરોળિયાની જેમ એક નેટવર્ક વિરુદ્ધ અન્ય નેટવર્ક આ યુદ્ધની પ્રકૃતિ છે તેથી જરૂરી નથી કે તેમાંના કેટલાક ઉચ્ચ શહેર આધારિત હોય તેથી તમારી પાસે હવે સાહસ મૂડીવાદી કહેવાતા ખોરાક વિતરણ અરજીઓ અને ઝોમેટો અથવા ફૂડ પાન્ડા જેવા ખોરાક વિતરણ નેટવર્ક્સ વગેરેનો દોર છે તેઓ માહિતી ટેક્નોલોજી સંચાર ટેક્નોલોજી સામાજિક નેટવર્ક્સ સામાજિક મીડિયાનો ઉપયોગ કરે છે અને તેઓ સ્માર્ટ ફોન એપ્સનો ઉપયોગ કરે છે અને તેઓ એગ્રીગેટર તેમજ વિતરણ તરીકે કામ કરે છે તેથી તેઓ બહુવિધ ભોજનાલયમાંથી ખોરાક લે છે અને બહુવિધ ગ્રાહકોને પહોંચાડે છે તેથી તે ઘણા બધા નેટવર્કનું મોડેલ છે અને જે પ્રશ્ન આવે છે તે એ છે કે ઝોમેટો અને ફૂડ પાંડા જેવા આ પ્રકારના વ્યવસાયને હવે ભારે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે જે ઝડપથી વિસ્તરી રહ્યું છે તેઓ ડબ્બાવાલાઓના આ વર્ષો જૂના વ્યવસાયને કેવી રીતે જોશે અથવા ડબ્બાવાળોએ તેમને કેવી રીતે જોવું જોઈએ તેથી ડબ્બાવાલા ના સફળતાના પરિબળો તમારી સામે છે તમે જાણો છો આ ઉદ્યોગસાહસિકો છે તેઓ કર્મચારી નથી તેથી હડતાલનો કોઈ રેકોર્ડ નથી તેથી તેઓ અત્યંત વિશ્વસનીય ખૂબ જ સપાટ માળખું છે મોટે ભાગે ગ્રાહક સંપાદન ઓળખાણ દ્વારા થાય છે અને ગ્રાહક હિમાયત મૌખિક શબ્દો લોકોની ભરતી પણ ઓળખાણ દ્વારા થાય છે તેથી સેવા પ્રદાતાઓ અને સેવા પ્રાપ્તકર્તાઓ બંને એકબીજાને ઓળખે છે અને તે એક અનુકરણીય સેવા સંસ્કૃતિ બનાવે છે અને ગ્રાહકો સુરક્ષિત અને ખૂબ જ સારો રેકોર્ડ અનુભવે છે હવે આ લોકો કેન્દ્રિત નેટવર્ક ઝોમેટોસ ફૂડ પાન્ડા અને અથવા અન્ય વિવિધ વિતરણ સેવાઓ જેવા ઘણા ટેક્નોલોજી સેન્ટ્રિક નેટવર્ક્સ સાથે સ્પર્ધામાં છે જે મોટા ભાગના શહેરોમાં વિકસી રહી છે અને તેમાંથી કેટલાક હવે બહુવિધ શહેરો છે તેથી પ્રશ્ન એ છે કે ડબ્બાવાલાઓનું આ મોટા પ્રમાણમાં માનવ કેન્દ્રિત નેટવર્ક્સ વિરુદ્ધ આ માહિતી અને સંદેશાવ્યવહાર ટેક્નોલોજી આધારિત ખોરાક વિતરણ નેટવર્ક્સ તેઓ કેવી રીતે એકબીજા સાથે સ્પર્ધા કરશે કોણ ટકી રહેશે અને આ સેવાઓ હવેથી 5 વર્ષ પછી શું આકાર લેશે તેથી તમને આ અસાઇનમેન્ટ માટે આમંત્રિત કરવામાં આવે છે તમે સેવા સંચાલક સલાહકાર છો અને તમે બોમ્બે ડબ્બાવાલા સંસ્થાને સલાહ આપવાના છો અમે બે સ્લાઇડ્સ કરીએ છીએ પ્રથમ સ્લાઇડમાં તમે ફૂડ પાંડા અને ઝોમેટોની આ ઉભરતી સ્પર્ધાઓ ફાસ્ટ ફૂડ શ્રૃંખલા વિસ્તરણ કરવાની સ્પર્ધા ગોલી નામની સાંકળ જેવી સંગઠિત ખોરાક શ્રૃંખલાને વિસ્તરણ કરવા માટેની સ્પર્ધા જેવી મુખ્ય ચિંતાઓનું વર્ણન કરો છો જે વડાપાવથી બચે છે જે મુખ્યત્વે એક હતી અસંગઠિત શેરી ખોરાક હવે વિવિધ આઉટલેટ્સમાંથી બહુવિધ આરોગ્યપ્રદ પેકેજોમાં વિતરિત કરવામાં આવે છે તેથી ખોરાક નાસ્તો બપોરનુ જમવાનું રાત્રિભોજનના આ બધા ઉભરતા સ્વરૂપો રાત્રિભોજન નહીં પરંતુ હું કહીશ કે પેક્ડ જમવાનું પેક્ડ નાસ્તો વિતરણ પધ્ધતિ વિરુદ્ધ ડબ્બાવાલાઓ છે અને આગળની સ્લાઈડમાં હું ઈચ્છું છું કે તમે સેવા વ્યવસ્થાપન નિષ્ણાત તરીકે ભલામણ કરો કે તમારા અભિપ્રાયમાં શું હશે મુખ્ય પહેલ શું હોવી જોઈએ ડબ્બાવાલાએ શું લેવું જોઈએ તેઓએ પોતાને ભવિષ્ય માટે કેવી રીતે તૈયાર કરવી જોઈએ તેઓ કેવી રીતે કરશે વ્યૂહરચનાઓ આજથી 10 વર્ષ પહેલાં જેટલી સુસંગત છે શું તેઓએ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ શું તેઓએ તેમના સર્વિસ નેટવર્કનું માળખું બદલવું જોઈએ શું તેઓએ માનવ કેન્દ્રિત નેટવર્કને ટેક્નોલોજી કેન્દ્રિત નેટવર્ક સાથે મિશ્રિત કરવું જોઈએ તેઓએ ક્યાં જવું જોઈએ